ડુગડેલ મોડલ જુઓ છેલ્લા વર્ગમાં આપણે જોયું છે કે ડુગડેલ મોડેલ ની પ્રેરણા શું છે આપણે તેના પર ટૂંકમાં નજર નાખીશું અને આગળ વધીશું ઇલાસ્ટીક એનાલિસિસ ક્રેક ટીપ પર સિંગ્યુલર સ્ટ્રેસની આગાહી કરે છે જે અવાસ્તવિક છે આવી અવાસ્તવિક આગાહીને નાબૂદ કરવાના પ્રયાસરૂપે 1960માં ડુગડેલે અને 1962માં બેરેનબ્લાટે સ્વતંત્ર રીતે તિરાડની ટોચથી વિસ્તરતા યીલ્ડવાળા અથવા કોહેસિવ સ્ટ્રીપ ઝોન રજૂ કર્યા હતા તેથી તમારે ધ્યાનમાં રાખવું પડશે આ બધા મોડેલો છે લોકો ખૂબ જ કોમ્પ્લેક્ષ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેથી તેઓએ તેમની સમજણથી કઈ રીતે આગળ વધવું તે અંગે પ્રસ્તાવ મૂક્યો છે તિરાડની ટોચની આગળ સંભવિત ફ્રેક્ચર સપાટીઓના ઉદ્દઘાટનનો કોહેસિવ સ્ટ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે અને ડુગડેલે શું કર્યું ડુગડેલે તે સ્ટ્રેસને સામગ્રીની યીલ્ડ સ્ટ્રેસ તરીકે લીધું હતું તેથી તે અનિવાર્યપણે એક ધારણા છે તેણે આ પ્રકારની ધારણા લીધી છે અને મોડેલ સાથે આગળ વધ્યો છે આગળનું પગલું એ કોહેસિવ ઝોનની લંબાઈ શોધવાનું છે અને આ કેવી રીતે નક્કી થાય છે તે એ શરત દ્વારા નક્કી થાય છે કે સ્ટ્રેસ નોન સિંગ્યુલર છે જ્યારે તમે ગાણિતિક વિકાસ તરફ જોશો ત્યારે આ વિધાન તદ્દન સ્પષ્ટ થઈ જશે અને તમારે એ પણ નોંધવું પડશે કે ડુગડેલ અને બેરેનબ્લાટના અભિગમ વચ્ચે દેખીતી સમાનતાઓ છે જેના કારણે સંશોધકોએ તેને બેરેનબ્લાટ ડુગડેલ ક્રેક થિયરી તરીકે ઓળખાવી છે પરંતુ તમારે એ પણ નોંધવું પડશે કે આનો ભૌતિક આધાર અલગ અલગ છે હકીકતમાં આ બધાની આપણે છેલ્લા વર્ગના અંત માં ચર્ચા કરી હતી આ ફક્ત રીકેપીચ્યુલાઈઝેશન માટે છે ડુગડેલના મોડેલ Dugdale's modelનો ભૌતિક આધાર મેક્રોસ્કોપિક પ્લાસ્ટિસિટી છે બીજી તરફ બેરેનબ્લાટનો સિદ્ધાંત મોલેક્યુલર કોહેઝન પર આધારિત છે હવે આપણે ડુગડેલ ના અભિગમનો ગાણિતિક વિકાસ હાથ ધરીશું અને તમારે આના સુઘડ સ્કેચ બનાવવાની જરૂર છે અને એક તિરાડનું આઇડીયલાઈઝેશન છે અન્ય એક એ વિકસિત પ્લાસ્ટિક ઝોન સાથેની વાસ્તવિક તિરાડ છે તેથી તમે અહીં જે મેળવો છો તે છે તમારી પાસે 2a ની લંબાઈની તિરાડ છે પ્લાસ્ટિક ઝોન ની એક હદ છે જેને ડેલ્ટા તરીકે દર્શાવવામાં આવી છે અને આપણે એક્સપેરિમેન્ટલ પરિણામ પણ જોઈશું અને આપણી જાતને ફરીથી ખાતરી આપીશું કે આ પ્રકારનું પિક્ચરઇઝેશન એ જ છે જે વાસ્તવિક પ્રયોગોમાં જોવા મળે છે ગાણિતિક એનાલિસિસ માટે આના જેવી આકૃતિ લેવામાં આવે છે અને તમારે એ ધ્યાનમાં રાખવું પડશે કે ડુગડેલ નો અભિગમ પાતળી પ્લેટો માટે યોગ્ય છે આ પ્રતિબંધ નંબર એક છે અને સિદ્ધાંત પણ ધારે છે કે સામગ્રી ટ્રેસ્કા યીલ્ડના ક્રાઇટેરિયનને પ્રતિસાદ આપે છે તેથી ફક્ત તે સામગ્રીઓ માટે પરિણામો ચોક્કસ હશે અને ડુગડેલે બીજી ધારણા પણ કરી હતી તમે જાણો છો આપણે અગાઉ જોયું હતું કે ક્રેક ટિપ ની નજીક પ્લાસ્ટિક ઝોન નો આકાર શું છે આપણે તિરાડની ટોચની સામે એક ફાઇનાઇટ આકાર જોયો હતો ડુગડેલના મોડેલ માટે તેમણે ધાર્યું હતું કે પ્લાસ્ટિકની ડિફોર્મેશન એક લાઈનમાં કેન્દ્રિત થાય છે જુઓ આ બાબત બીજી બે ધારણાઓ સાથે સંકળાયેલી છે જ્યારે તમારી પાસે પાતળી પ્લેટ હોય અને સામગ્રી ટ્રેસ્કા યીલ્ડના ક્રાઇટેરિયન ને પ્રતિસાદ આપે છે ત્યારે તે પણ માન્ય છે હકીકતમાં આપણે પાછળથી જોઈશું જ્યારે ડુગડેલે પરિણામોની જાણ કરી ત્યારે લોકોએ તેને તરત જ સ્વીકાર્યો ન હતો લોકો હાન અને રોસેનફેલ્ડ ના એક્સપેરિમેન્ટલ પરિણામની રાહ જોઈ રહ્યા હતા આપણે તે પણ જોઈશું અને તમારી પાસે પ્લાસ્ટિકની ડિફોર્મેશન એક લાઇનમાં કેન્દ્રિત હોવાને કારણે મોડેલને સ્ટ્રીપ યીલ્ડ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી તમારી પાસે જે છે તે છે તમારી પાસે પ્લાસ્ટિક ઝોન નું વિસ્તરણ છે તે અંતર ડેલ્ટા તરીકે આપવામાં આવે છે અને આપણે લંબાઈના ડેલ્ટા નું વિસ્તરણ કેવી રીતે મેળવવું તે શોધવું પડશે અને આનો સુઘડ સ્કેચ બનાવો તમારી પાસે ઇનફાઇનાઇટ પટ્ટીમાં કેન્દ્રની તિરાડ છે અને તમારી પાસે અહીં જે છે તે છે તિરાડની લંબાઈ 2a છે અને આ ઝોન માટે જે પ્લાસ્ટિકની રીતે ડિફૉર્મ છે સ્ટ્રેસનું સ્તર સિગ્મા ys તરીકે લેવામાં આવે છે આ એક ધારણા છે જે ડુગડેલ દ્વારા મોડેલ વિકસાવવામાં આવી હતી અને હવે અસરકારક ક્રેક લંબાઈ શું બને છે તે પ્લસ ડેલ્ટા બની જાય છે અને આપણે અગાઉ કરેલી ચર્ચામાંથી આપણે ખરેખર જે જોઈ રહ્યા છીએ તે એ છે કે આપણે K સિગ્મા પ્લસ K ડેલ્ટાને 0 પર જતા જોવા માંગીએ છીએ તમારી પાસે ઇનફાઇનાઇટ પટ્ટીમાં કેન્દ્રની તિરાડ છે લાગુ સ્ટ્રેસ સિગ્મા ને કારણે તમારી પાસે એકરૂપતા વિકાસ થશે અને ડુગડેલે જે ધાર્યું હતું તે એ છે કે ક્રેક ટિપ ની આગળ એક પ્લાસ્ટિક ઝોન હશે અને સંબંધિત સ્ટ્રેસ સ્તરને તેણે તેની સામગ્રીની યીલ્ડ સ્ટ્રેન્થ સિગ્મા ys તરીકે લીધું હતું આ સ્ટ્રેસ એકલતા પણ રજૂ કરશે અને આપણે આવી રીતે લંબાઈનો ડેલ્ટા શોધવાનો છે આ બંનેનો સરવાળો 0 પર જાય છે અને K સિગ્મા શું છે K સિગ્મા એ પ્લસ ડેલ્ટા માં pi નું સિગ્મા ચોરસ મૂળ છે આપણે અંતર ડેલ્ટા દ્વારા તિરાડની લંબાઈનો કાલ્પનિક વિસ્તાર લઈ રહ્યા છીએ અને તેના આધારે જ તમારે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર K સિગ્મા ની ગણતરી કરવાની રહેશે અને મેં અગાઉ જણાવ્યું તેમ K ડેલ્ટા એ દબાણ સિગ્મા ys ને કારણે એકરૂપતા છે જુઓ લાગુ પડતા સ્ટ્રેસને કારણે એકરૂપતા ખૂબ જ સરળ રીતે આપવામાં આવી છે અને સિગ્મા ys ની હાજરીમાં સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે શોધવા માટે તમે અહીં કેટલીક સમાનતા શોધી શકો છો ક્રેક ચહેરા સમપ્રમાણ રીતે લોડ થયેલ છે જેને તમે ઓળખી શકો અને હકીકતમાં અમે અગાઉ ક્રેક સપાટી પર કામ કરતા સપ્રમાણ કેન્દ્રિત ભાર માટે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરનું મૂલ્યાંકન કર્યું છે હકીકતમાં તમે તેને બોલાવી શકો છો અને એક્સપ્રેશન લખી શકો છો તફાવત એ છે કે તમારી પાસે વિતરિત લોડિંગ છે ત્યાં આપણે એક કેન્દ્રિત ભાર તરફ જોયું તેથી હું તિરાડના કેન્દ્રથી s અંતર લઈ શકું છું અને વધારાના ds અંતરને જોઈ શકું છું કૃપા કરીને આ આલેખનો સુઘડ સ્કેચ બનાવો ક્રેક સ્ટ્રેસ સાથે લોડ થયેલ છે હું લોડ ની બીજી સ્ટ્રીપ s ના અંતરે ઋણ x અક્ષ પર પણ એક સાથે જોઈ શકું છું અને આપણે જે લખવા જઈ રહ્યા છીએ તે છે આપણે dK ડેલ્ટા લખીશું આપણે ફક્ત સમપ્રમાણ લોડ માટે જે એક્સપ્રેશન વિકસાવી છે તેને બોલાવીશું અને સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરના વધારાના મૂલ્ય માટે આ લખીશું પછી તમે લોડ સિગ્મા ys લાગુ કરેલ હદ માટે સંકલન કરો તમે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરની ગણતરી કરી શકશો તેથી જો તમે સપ્રમાણ વેજ લોડ માટે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરનું સ્વરૂપ જુઓ તો તમારી પાસે આ લોડ P પ્રતિ એકમ લંબાઈ છે તમારી પાસે આને 2pi P તરીકે pi ના મૂળમાં એક ચોરસ માઇનસ s ચોરસના મૂળથી વિભાજિત કરો છો તેથી હું આનો ઉપયોગ કરી શકું છું અને વર્તમાન સમસ્યામાં સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરના વધારા ના મૂલ્યને લખી શકું છું તેથી તમારી પાસે dK ડેલ્ટા બરાબર માઈનસ 2pi છે તે એક્સપ્રેશન તિરાડની સપાટીને ખેંચવાનો પ્રયાસ કરી રહેલા ભાર માટે હતી અહીં લોડ ક્રેક સપાટીને બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેથી મારી પાસે અહીં માઈનસ ચિહ્ન છે અને સ્ટ્રેસ સ્તર જાણીતું છે આ સિગ્મા ys તરીકે આપવામાં આવે છે અને વધારાનું અંતર ds છે તેથી સિગ્મા ys ds એ લોડ P અને pi a નું મૂળ સૂચવે છે અને pi a ને પ્લસ ડેલ્ટા માં pi તરીકે લેવામાં આવે છે અને તમે પ્લસ ડેલ્ટા ચોરસ માઈનસ s વર્ગના વર્ગમૂળ વડે ભાગ્યા છે અને બાકીનું સરળ ગણિત છે તમે જાણો છો આપણે આવા જથ્થાના એકીકરણ ને સંભાળી રહ્યા છીએ અને આપણને તે એક્સપ્રેશનઓ મળશે તેથી મારી પાસે અહીં જે છે તે K ડેલ્ટા બને છે જે માઈનસ 2 સિગ્મા ys ને pi વડે ગુણાકાર કરીને પ્લસ ડેલ્ટા માં pi વડે ભાગવામાં આવે છે મર્યાદાઓ વચ્ચે તમે a ને પ્લસ ડેલ્ટા 1 ના વર્ગમૂળ દ્વારા પ્લસ ડેલ્ટા સ્ક્વેર માઈનસ s સ્ક્વેર્ડ ને ds માં સંકલન કરો છો તમે જાણો છો આપણે અગાઉ આવા એક્સપ્રેશનઓ ઉકેલી છે તમે તમારી નોંધોને થોડા પૃષ્ઠો પાછળ જોઈ શકો છો અને પછી જોઈ શકો છો સંકલિત મૂલ્ય શું હશે તમે અનિવાર્યપણે પૂર્ણાંકોના કોષ્ટકનો ઉપયોગ કરી રહ્યાં છો તેથી તમે સરળતાથી શોધી શકો છો કે સંકલિત મૂલ્ય શું હશે પછી મર્યાદા લાગુ કરો હકીકતમાં હું તે પગલું છોડવા જઈ રહ્યો છું હું મર્યાદા લાગુ કરીશ અને અંતિમ એક્સપ્રેશન લખીશ હું ઇન્ટરમીડિયેટ પગલું ઈચ્છું છું કે તમે તે કરો સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરોના મૂલ્યાંકનની ચર્ચા કરતી વખતે આપણે તેને અગાઉ જોઈ લીધું છે જેથી તમે નોંધોના તે ભાગનો ઉપયોગ કરી શકો તેથી હું મર્યાદા મૂકવાના ઇન્ટરમીડિયેટ પગલાને છોડી રહ્યો છું મર્યાદા મૂક્યા પછી મને જે પણ એક્સપ્રેશન મળે છે તેને પ્લસ ડેલ્ટા દ્વારા cos વ્યસ્ત a માં સરળ બનાવી શકાય છે અને આનો પહેલાથી ગુણાકાર માઈનસ 2 સિગ્મા ys વર્ગમૂળનો pi a પ્લસ ડેલ્ટા ભાગ્યા pi દ્વારા થાય છે તો આપણે શું કર્યું આપણે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરના આપણા જ્ઞાનનો ઉપયોગ ક્રેક ચહેરા પર કામ કરતા સપ્રમાણ ભાર માટે કર્યો છે જ્યારે મારી પાસે ક્રેક ટીપ ની બંને બાજુ સિગ્મા ys હોય ત્યારે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરને શોધવા માટે તેને વિસ્તૃત કર્યું છે અને આપણને K ડેલ્ટા માટે એક્સપ્રેશન મળી છે આપણે આગળ શું કરવાનું છે આપણે K સિગ્મા પ્લસ K ડેલ્ટા બરાબર 0 લખવાનું છે આ જ હું કરવા જઈ રહ્યો છું અને તે જ અહીં લખ્યું છે તો મારી પાસે અહીં જે છે તે pi a પ્લસ ડેલ્ટા ના સિગ્મા વર્ગમૂળ છે આ K સિગ્મા એક્સપ્રેશન છે અને K ડેલ્ટા એક્સપ્રેશન ની આપણે તાજેતરમાં ગણતરી કરી છે એટલે કે pi ના ઓછા 2 સિગ્મા ys વર્ગમૂળ a વત્તા ડેલ્ટા ને pi વડે ભાગ્યા cos ઇનવર્સ a ને 0 જેટલો પ્લસ ડેલ્ટા વડે ગુણાકાર કરે છે જુઓ એક્સપ્રેશનઓના વિકાસમાં જ સૂક્ષ્મ તફાવત છે જુઓ જો તમે જોયું છે કે અમે ઇર્વિનનું મોડેલ Irwin's model કઈ રીતે વિકસાવ્યું છે આપણી પાસે પ્લાસ્ટિક ઝોન હતો પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ rp તરીકે આપવામાં આવી હતી પરંતુ ક્રેક લંબાઈને સુધારવા માટે ડેલ્ટા ની કિંમત rp ના 1 અડધા તરીકે લેવામાં આવે છે તે ડેલ્ટા તરીકે લેવામાં આવ્યું હતું પરંતુ અહીં વિકાસમાં જ આપણે હંમેશા પ્લાસ્ટિક ઝોન ની સંપૂર્ણ લંબાઈને ક્રેક લંબાઈ માટે જરૂરી સુધારા તરીકે લઈએ છીએ આ ડુગડેલ ના વિકાસના દરેક પગલા પર જોવા મળે છે તો આ વાતની નોંધ રાખો તેથી હવે પછીનું સિમ્પલિફિકેશન એ છે કે જો હું pi a પ્લસ ડેલ્ટા નું વર્ગમૂળ બહાર કાઢું તો આ એક્સપ્રેશન સિગ્મા માયનસ 2 સિગ્મા ys થાય છે જે pi વડે ગુણાકાર કરીને cos ઇનવર્સ a ને 0 જેટલો પ્લસ ડેલ્ટા વડે ગુણાકાર કરે છે દરેક તબક્કે તમે ડેલ્ટા એક્સપ્રેશન સાથે તિરાડની લંબાઈ સુધારી રહ્યા છો તેથી છેવટે જ્યારે આપણે પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ અને તિરાડની લંબાઈ માટે જરૂરી સુધારો જોઈએ છીએ ત્યારે આપણે તેને ડુગડેલ ના મોડેલ તેમજ ઇર્વિનના મોડેલ Irwin's modelમાં કાળજીપૂર્વક હેન્ડલ કરવું પડશે બંને વચ્ચે સૂક્ષ્મ તફાવત છે અને હું આને જમણી બાજુએ લઈ જઈ શકું છું હું આને કાઢી શકું છું તેથી અનિવાર્યપણે મને સિગ્મા માયનસ 2 સિગ્મા ys ભાગ્યા pi વડે ગુણ્યા cos ઇનવર્સ a ને 0 જેટલો પ્લસ ડેલ્ટા વડે ગુણાકાર કરીને મળે છે તેથી આ મને ડેલ્ટા માટે એક્સપ્રેશન મેળવવામાં મદદ કરશે ચાલો જોઈએ કે આપણને શું મળે છે તેથી મને Ia પ્લસ ડેલ્ટા મળે છે સિમ્પલિફિકેશન પર તમે તેને જમણી બાજુએ લઈ શકો છો અને તમને આ pi સિગ્મા 2 સિગ્મા ys તરીકે મળશે તેથી તમે આ pi સિગ્મા ના cos તરીકે પ્લસ ડેલ્ટા દ્વારા 2 સિગ્મા ys ભાગી મેળવશો આપણે આનો વધુ ઉકેલ લાવવો પડશે જુઓ જ્યારે પણ આપણી પાસે આના જેવી એક્સપ્રેશન હોય ત્યારે એન્જિનિયર તરીકે આપણે ચોક્કસ અંદાજો લાવવાના હોય છે માત્ર ચોક્કસ અંદાજો લાવીને તમે એક સરળ એક્સપ્રેશન મેળવી શકશો અને અંદાજ શું છે આપણે શું કરીશું જ્યારે તમારી પાસે ફ્રેકચર ની મોટાભાગની સમસ્યાઓમાં સિગ્મા અને સિગ્મા ys દેખાય છે ત્યારે સિગ્મા નું મૂલ્ય સામગ્રીની યીલ્ડ સ્ટ્રેન્થના મૂલ્ય કરતાં ઘણું ઓછું હશે જુઓ તે ચિંતા હતી યીલ્ડ સ્ટ્રેન્થ વેલ્યુ કરતાં ઘણી નીચે સ્ટ્રેસમાં માળખાં નિષ્ફળ રહ્યાં હતાં તેથી હું સિગ્મા એ સિગ્મા ys કરતાં ઘણું નીચે છે એમ કહીને આ પ્રકારના સિમ્પલિફિકેશનને બોલાવી શકું છું અને બીજું અવલોકન પણ કરો કે પ્લાસ્ટિક ઝોન નું વિસ્તરણ ક્રેક ની લંબાઈની તુલનામાં ઘણું નાનું છે તમે જાણો છો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે તમે આના જેવા અંદાજો બનાવશો ત્યારે જ આપણે સરળ બનાવી શકીશું અને આગળ વધીશું તેથી તમારી પાસે 1 માયનસ ડેલ્ટા બાય 1 માયનસ pi સ્ક્વેરર્ડ સિગ્મા સ્ક્વેરર્ડ ભાગ્યા 8 સિગ્મા સ્ક્વેરર્ડ ys છે તો આમાંથી હું ગણતરી કરી શકીશ ડેલ્ટા માટે એક્સપ્રેશન શું છે અને ડેલ્ટા એ 8 સિગ્મા સ્ક્વેરર્ડ ys વડે ભાગ્યા pi સિગ્મા સ્ક્વેર્ડ pi a છે કારણ કે આપણે ઇનફાઇનાઇટ પ્લેટમાં સેન્ટર ક્રેક ને હેન્ડલ કરી રહ્યા છીએ હું તેને બંડલ કરી શકું છું અને આને 8 KI દ્વારા સિગ્મા ys સંપૂર્ણ સ્ક્વેર્ડ દ્વારા pi તરીકે લખી શકું છું હકીકતમાં પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ સાથે કામ કરતી તમામ સમસ્યાઓમાં તમારી પાસે સિગ્મા ys સંપૂર્ણ ચોરસ દ્વારા KI એક્સપ્રેશન હશે તે એક પરિબળ દ્વારા પહેલાથી ગુણાકાર કરવામાં આવશે અહીં પરિબળ 8 દ્વારા pi છે આપણી પાસે આ જથ્થાઓનો સારાંશ પણ હશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જોઈશું સાદું મોડેલ ઈરવિનનું મોડેલ Irwin's model અને ડુગડેલના મોડેલ Dugdale's model માંથી આપણે કઈ પ્રકારની સરખામણી કરી શકીએ જુઓ તમારે નોંધવું પડશે કે જ્યારે ડુગડેલે તેનું મોડેલ વિકસાવ્યું ત્યારે તેને પ્લાસ્ટિક ઝોન ની લંબાઈની હદ મળી છે વાસ્તવમાં તેમણે તેમના મૂળ પેપરમાં અમુક પ્રયોગોથી સરખામણી કરી હતી કે પ્લાસ્ટિકની આ હદ ની કિંમત શું છે એક્સપેરિમેન્ટલ ધોરણે ઝોન તેમજ તેમના સિદ્ધાંત દ્વારા આગાહી કરવામાં આવી છે આ ખૂબ જ સારી રીતે મેળ ખાતું હતું પરંતુ તેણે શું કર્યું ન હતું તેણે તેના અવલોકનો માટે સચિત્ર આધાર પૂરો પાડ્યો ન હતો તમારે તેની પણ નોંધ લેવી પડશે તેથી ડુગડેલે શીટ્સ પરના પ્રયોગો વડે પ્લાસ્ટિક ઝોન ના કદ અંગેની તેમની આગાહીની ચકાસણી કરી તેથી તે આંતરિક અને ધાર બંને તિરાડો ધરાવતા પાતળા સ્પેસીમેનઓ પર કામ કરી રહ્યો હતો અને તુલના ખૂબ સારી હતી કારણ કે તે ફક્ત એક મોડેલ છે જુઓ તમે એક મુશ્કેલ સમસ્યાનું વર્ણન કરી રહ્યા છો અને તમારે તેને આદર્શ બનાવવું પડશે જેથી તમને આગળ વધવા માટે કેટલાક ઉપયોગી પરિણામ મળે તેથી તેમનો વિચાર હતો ત્યાં પ્લાસ્ટિક ઝોન હશે તે સ્ટ્રીપ ના રૂપમાં હશે અને તે પ્રયોગોના આધારે તેની આગાહી ને ચકાસવામાં પણ સક્ષમ હતો ડુગડેલે તેના ક્લાસિક પેપર માં કોઈ ચિત્રાત્મક પુરાવા પૂરા પાડ્યા ન હોવાથી લોકોને શંકા હતી કે શું યીલ્ડ આ રીતે થઈ શકે છે અને તેથી કામ તાત્કાલિક સ્વીકારવામાં આવ્યું ન હતું જુઓ તમારે ધ્યાનમાં રાખવું પડશે તમે જાણો છો ક્રેક ટિપ ની નજીક પ્લાસ્ટિક ઝોન નો આકાર શું છે તે જાણવા માટે આપણે એક સર્કસ કર્યું હતું મેં કહ્યું ફક્ત મોડ III ની પરિસ્થિતિના કિસ્સામાં તમારી પાસે આ પ્લાસ્ટિક ઝોન એક વર્તુળ જેવું છે બીજા બધા કિસ્સાઓમાં તેનો આકાર થોડો હોય છે અને તમારી પાસે કોઈ આવીને કહે છે પાતળી પ્લેટના કિસ્સામાં આ એક પટ્ટી તરીકે છે તમે જાણો છો લોકો તેમના યોગદાનને પચાવી શકતા ન હતા તેથી લોકો શંકા કરી રહ્યા હતા કે તેમના અભિગમ માં કંઈ ખોટું છે હકીકતમાં જો તમે પેપરમાં ટાંકેલા પરિણામો એક્સપેરિમેન્ટલ અને સૈદ્ધાંતિક આગાહી પર નજર નાખો તો તુલના ઘણી સારી હતી તેમણે ચિત્રાત્મક રજૂઆત કરી ન હતી 1965 માં હાન અને રોસેનફિલ્ડ દ્વારા આ કરવામાં આવ્યું હતું જેમણે આ ચિત્રાત્મક પુરાવા પૂરા પાડ્યા હતા પછી લોકોએ માનવાનું શરૂ કર્યુ કે હા ડુગડેલનું મોડેલ Dugdale's model પ્લાસ્ટિક ઝોન ની લંબાઈનું મૂલ્યાંકન કરવા માટેનો માન્ય અભિગમ છે તમે જાણો છો આ ઘણું મહત્ત્વનું છે વિદ્યાર્થીઓની જેમ તમને શંકાઓ થાય છે તે દિવસોમાં વૈજ્ઞાનિકોને પણ તે શંકાઓ થતી હતી તેથી તેને પ્રયોગો દ્વારા ચકાસવું પડ્યું તેથી તમે જે પણ સિદ્ધાંત વિકસાવો છો તે આગાહીઓ એક્સપેરિમેન્ટલ અવલોકન દ્વારા સાબિત થવી જોઈએ તો જ તેના ફેસ વેલ્યુ પર સૈદ્ધાંતિક અભિગમ અપનાવી શકાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે હાન અને રોઝનફિલ્ડ નું એક્સપેરિમેન્ટલ કાર્ય તો હાન અને રોઝનફિલ્ડ નું એક્સપેરિમેન્ટલ કાર્ય શું છે તેઓએ પ્લાસ્ટિક ઝોન નું અસ્તિત્વ ડુગડેલના મોડેલ Dugdale's model દ્વારા દર્શાવ્યું અને તેઓએ શું કર્યું તેઓએ સ્પેસીમેન માટે 3 ટકા સિલિકોન સ્ટીલ નો ઉપયોગ કર્યો અને પરીક્ષણ ટુકડાઓની સપાટી ઇલેક્ટ્રો પોલિશ્ડ અને કોતરણીવાળી હતી અને આ કોતરણી ખૂબ જ ખાસ પ્રક્રિયા છે આનાથી પ્લાસ્ટિક ઝોન ના આકારને જાહેર કરવામાં મદદ મળી છે અને અનિવાર્યપણે તેઓ અગાઉ આ પ્રકારના મુદ્દાઓ સંભાળતા હતા તેથી તેઓએ આનો ઉપયોગ ક્રેક સમસ્યા માટે કર્યો હતો કોતરણીની પદ્ધતિએ વ્યક્તિગત અવ્યવસ્થાના પ્રેફરન્શિયલ હુમલાની ખાતરી કરી તેથી જે પણ પ્લાસ્ટિક ઝોન છે તે અવ્યવસ્થા ના થાંભલાને કારણે છે અને કોતરણીની પ્રક્રિયા એ ખાતરી કરે છે કે પ્રેફરન્શિયલ એટેક છે અને તે પ્લાસ્ટિક ઝોન ને કોઈક સ્વરૂપમાં પ્રગટ કરે છે કોતરણીના પરિણામે સપાટી ધીમે ધીમે અંધારી થઈ રહી છે કારણ કે સ્ટ્રેઈન 1 થી 2 ટકા સુધી વધ્યો છે જુઓ તમારે નોંધવું પડશે કે સ્ટ્રેસના સંદર્ભમાં 1 થી 2 ટકા ખૂબ વધારે છે કારણ કે જો તમે ખરેખર મટિરિયલ ટેસ્ટિંગ પર નજર નાખો છો તો જ્યારે યીલ્ડ ની તાકાત તીવ્ર રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી ન હોય ત્યારે તમે જે ઓફસેટ સ્ટ્રેઇન લો છો તેને તમે 0 2 ટકા ઓફસેટ તરીકે લો છો તેથી યીલ્ડ માટે સામગ્રી મેળવવા માટે 0 2 ટકા પોતે જ પર્યાપ્ત છે તેથી જ્યારે તમારી પાસે 1 થી 2 ટકા હોય ત્યારે સામગ્રી ચોક્કસપણે પ્લાસ્ટિક રીતે ડિફૉર્મ થઈ ગઈ છે 2 ટકા સ્ટ્રેન ઉપરાંત નકશીકામનો પ્રતિભાવ ઘટ્યો છે અને 5 ટકાથી વધુ સ્ટ્રેઈન કોઈ હુમલો જ નથી આ પ્રયોગ કેવી રીતે કરવામાં આવ્યો તેની કેટલીક નાની વિગતો છે આપણા માટે મહત્ત્વની બાબત એ છે કે નકશીકામની પ્રક્રિયા દ્વારા પ્રેફરેન્શિયલ એટેક ને કારણે તમે પ્લાસ્ટિક ઝોન નો આકાર મેળવવાની સ્થિતિમાં છો તમારે તે જ જોવાનું છે પ્રયોગમાં અપનાવવામાં આવેલી ચોક્કસ પ્રક્રિયા દ્વારા તમે પ્લાસ્ટિક ઝોન નો આકાર મેળવવાની સ્થિતિમાં છો આમ નકશીકામની તકનીકમાં પ્લાસ્ટિક ઝોન ની હદ અને અમુક અંશે ઝોનમાં સ્ટ્રેઈનનું વિતરણ બંનેનો ખુલાસો થયો કારણ કે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે 1 થી 2 ટકા તે સારું પ્રદર્શન કરવા માટે સક્ષમ છે 5 ટકાથી વધુ ત્યાં કંઈ થયું નથી તેથી તમને સ્ટ્રેસનું સ્તર શું છે તેના પર કેટલાક ક્રૂડ મૂલ્યો પણ મળે છે આકાર ખૂબ જ રસપ્રદ છે સ્ટ્રેસનું સ્તર એ વધારાની માહિતી છે તે ક્રૂડ હોવા છતાં તે આવા કેટલાક વધારાના ડેટા પ્રદાન કરે છે અને તેઓએ જે કર્યું તે એ હતું કે વિવિધ ઊંડાણો પર પ્લાસ્ટિક ઝોન જાહેર કરવા માટે સ્પેસીમેન વિવિધ ઊંડાણો પર ફરી વળ્યો પોલિશ્ડ અને ફરીથી કોતરવામાં આવ્યો તેથી તમારી પાસે મીડિયા દ્વારા છે કે શું પ્લાસ્ટિક ઝોન સ્પેસીમેનની શીટની જાડાઈ પર સ્થિર છે તમારે તપાસ કરવાની જરૂર છે કારણ કે આપણે જોવા જઈ રહ્યા છીએ કે પ્લાસ્ટિક ઝોન સમગ્ર જાડાઈમાં કેવી રીતે બદલાય છે અને આપણે એ પણ જોઈશું કે તિરાડના પ્રસાર સાથે પ્લાસ્ટિક ઝોન કેવી રીતે બદલાય છે આપણે બંનેએ તેને જોવું પડશે તેથી હાન અને રોસેનફિલ્ડ ની એક્સપેરિમેન્ટલ પદ્ધતિ ગમે તે હોય એ પણ ખાતરી કરે છે કે તમે નમુનાની સપાટી પર માત્ર પ્લાસ્ટિક ઝોન જ નહીં પણ વિવિધ ઊંડાણો પર પણ જુઓ છો તમારી પાસે તે પ્રકારનો ફાયદો છે અને તમારી પાસે સપાટીના પ્લાસ્ટિક ઝોન ના આકાર અને સ્પેસીમેનના મધ્ય વિભાગનો સ્પેસીમેન છે અને તે નીચે મુજબ આપવામાં આવે છે સપાટી પર પ્લાસ્ટિક ઝોન આના જેવું છે મધ્ય વિભાગમાં પ્લાસ્ટિક ઝોન આના જેવું છે જુઓ આ એક ખૂબ જ વિસ્તૃત ચિત્ર છે તમે બધા વ્યવહારુ માટે આને એક રેખા તરીકે ગણી શકો છો તેથી આ સપાટી પર થાય છે હું ઈચ્છું છું કે તમે આનો સ્કેચ બનાવો તમે જાણો છો તમારી પાસે હોવું જરૂરી છે આ બધી ખૂબ જ મૂલ્યવાન માહિતી છે અને આવા પ્લાસ્ટિક ઝોન જોયા પછી જ લોકો ડુગડેલ મોડેલ પર વિશ્વાસ કરે છે તેથી તે દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ પરિણામ છે અને આનો સુઘડ સ્કેચ બનાવો આ સપાટી પર થાય છે અને અમે આના પર પૂરતો સમય પણ થોડીક સ્લાઇડ્સ પછી વિતાવીશું તેથી સુઘડ સ્કેચ બનાવો તેથી આ હાન અને રોસેનફેલ્ડ તરફથી છે પ્લેન સ્ટ્રેસ હેઠળ ક્રેક ના સ્થાનિક યીલ્ડ અને વિસ્તરણ પરના પેપરમાંથી એક્ટા મેટાલર્જિકા માં પ્રકાશિત થયું છે અને તમારે જે નોંધવું છે તે છે મધ્ય વિભાગનો પ્લાસ્ટિક ઝોન ડુગડેલના મોડેલ Dugdale's model દ્વારા અનુમાનિત પ્લાસ્ટિક ઝોન ના આકારને મળતો આવે છે તેથી આનાથી ડુગડેલના મોડેલ Dugdale's modelને માન્ય અભિગમ તરીકે સ્વીકારવામાં આરામ મળ્યો અને ખરેખર પ્લાસ્ટિક ઝોન શોધવાનો શું ઉપયોગ છે જુઓ આપણે અગાઉ જોયું છે જ્યારે આપણે SSY અંદાજ પર જોયું તમારે ડુગડેલના મોડેલ Dugdale's modelમાં પ્લાસ્ટિક ઝોન ની હદ ઉપરાંત અસરકારક ક્રેક લંબાઈ લેવી પડશે ઇરવિન મોડેલ Irwin's modelના કિસ્સામાં તે પ્લાસ્ટિક ઝોન નો એક પ્લસ અડધો હતો આ તે છે જે આપણે જોયું હતું અને આપણે એ પણ શોધવાનું રહેશે કે પરિણામી સ્ટ્રેસની તીવ્રતાનું પરિબળ શું છે તે ઉપયોગી માહિતી હશે કારણ કે આપણે ઉચ્ચ સ્ટ્રેન્થવાળા એલોય્સમાંથી સ્નાતક થવા માંગીએ છીએ જે બરડ ફેશનમાં એલોય્સ માં વર્તે છે જેમાં પ્લાસ્ટિક ઝોન ના કેટલાક નાના ટ્રેસ પણ હોય છે તમે તેના માટે ફ્રેકચર મિકેનિક્સ લાગુ કરી શકો છો તેથી તમારી પાસે ક્રેક દ્વારા લંબાઈને સંશોધિત કરવાનું માધ્યમ સરળ છે પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ અને પ્લાસ્ટિક ઝોન લંબાઈમાં સુધારો સારાંશ અને આપણે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરની ગણતરીમાં આગળ વધીએ તે પહેલાં આપણે વિવિધ પદ્ધતિઓ દ્વારા ગણતરી કરેલ પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ પર એક નજર નાખીશું આપણે એ પણ જોઈશું કે પ્લેન સ્ટ્રેસ માટે પરિણામો કઈ રીતે આવે છે અને પ્લેન સ્ટ્રેઈન માટે પરિણામો કેવી રીતે બદલાય છે તમારી પાસે સરળ મોડેલ હતું જ્યાં તમે લોડ ના રિડિસ્ટ્રિબ્યુશન ને ધ્યાનમાં લીધું ન હતું પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ 12 pi KI બાય સિગ્મા ys આખા ચોરસ છે અને પ્લેન સ્ટ્રેઇન ના કિસ્સામાં આ ઘણું નાનું છે તમારી પાસે આ 118 pi KI બાય સિગ્મા ys આખા ચોરસ છે પછી તમારી પાસે ઇરવિનનું મોડેલ Irwin's model છે પ્લેન સ્ટ્રેસ માટે તે 1pi KI બાય સિગ્મા ys આખા સ્ક્વેર્ડ છે અને જ્યારે તમે પ્લેન સ્ટ્રેઈન પર જાઓ છો ત્યારે તે 13 pi નો ગુણાકાર KI વડે સિગ્મા ys આખા ચોરસ છે જુઓ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મૂલ્ય છે પછીથી આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફ્રેકચરની કઠિનતા પરીક્ષણ માટે સ્પેસીમેન ની જાડાઈની પસંદગી શું હોવી જોઈએ ત્યાં તમે આવા એક્સપ્રેશનઓનો ઉપયોગ જોશો પછી છેવટે આપણે ડુગડેલનું મોડેલ Dugdale's model જોયું અને તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આ ફક્ત પ્લેન સ્ટ્રેસ ની પરિસ્થિતિ માટે જ લાગુ પડે છે તેણે માત્ર પાતળા સ્પેસીમેનઓ લીધા હતા આવશ્યકપણે પાતળી પ્લેટો છે તેણે પ્લેન સ્ટ્રેઇન પરિસ્થિતિ માટે પ્લાસ્ટિક ઝોન ના કદની ગણતરી કરી ન હતી અને ડુગડેલના મોડેલ Dugdale's modelમાં પ્લેન સ્ટ્રેસ પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ pi 8 દ્વારા KI દ્વારા ગુણાકાર સિગ્મા ys સંપૂર્ણ ચોરસ છે અને આપણે નોંધ્યું હતું કે ઇરવિનનું મોડેલ Irwin's model ઇલાસ્ટો પ્લાસ્ટિક એનાલિસિસ છે અને આ આપણે કહ્યું છે આ એક ઇલાસ્ટીક એનાલિસિસ તરીકે છે તેમણે લોડ ના રિડિસ્ટ્રિબ્યુશન પર વિચાર કર્યો હતો જ્યારે ડુગડેલે પ્લાસ્ટિક ઝોન ની પટ્ટી ગણી હતી તેના કારણે તમારી પાસે કોઈ સિન્ગ્યુલારિટી નથી તે આધાર પર તે પ્લાસ્ટિક ઝોન ની લંબાઈની ગણતરી કરવામાં સક્ષમ હતો અને આપણે એ પણ જોઈશું કે તિરાડની લંબાઈ માટે આપણે શું સુધારો કરવો પડશે સરળ મોડેલ ના કિસ્સામાં તમે તે લંબાઈને પ્લેન સ્ટ્રેસ માટે rp તરીકે લો છો પ્લેન સ્ટ્રેઇન માટે તમે જાણો છો આપણે જે ગણતરીઓ કરી છે 13 ના બરાબર ny માટે તમે તેને rp તરીકે લો જો કે જ્યારે તમે ઇરવિનના મોડેલ Irwin's model પર જાઓ છો ત્યારે તમે તે લંબાઈને rp બાય 2 તરીકે લો છો કારણ કે માત્ર આના આધારે તમે જાણો છો કે ઇરવિન પ્લાસ્ટિક ઝોન ની લંબાઈના અંદાજ પર પણ પહોંચ્યા છે તે સમીકરણ ના વિકાસમાં જ જોડાયેલું છે છેલ્લે જ્યારે તમે ડુગડેલના મોડેલ Dugdale's model પર આવો છો ત્યારે તમે પ્લાસ્ટિક ઝોન ની કુલ લંબાઈને ક્રેક લંબાઈના સુધારા તરીકે લો છો તમે જાણો છો આ બધા સૂક્ષ્મ તફાવતો છે જ્યારે લોકો કોમ્પ્લેક્ષ સમસ્યાઓનું સંચાલન કરે છે તેઓ વિવિધ અભિગમો દ્વારા કરે છે તેથી જ્યારે તમે વાસ્તવિક એપ્લિકેશન પર જાઓ છો જો તમને લાગે કે તે તમારા એક્સપેરિમેન્ટલ અવલોકનને સંતોષે છે તો તમે તેને ચાલુ રાખો હવે સુધારેલ તિરાડની લંબાઈ સાથે આપણે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરના મૂલ્યમાં પણ સુધારો કરવો જોઈએ કારણ કે સમગ્ર વિચાર સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર મેળવવાનો છે જ્યારે તમારી પાસે પ્લાસ્ટિક ઝોન ની થોડી માત્રા હોય ઇન્ટરમીડિયેટ પગલું એ છે કે તિરાડને વાસ્તવિક તિરાડની લંબાઈ કરતાં થોડી લાંબી ગણો તે અહીં ભૌતિકશાસ્ત્ર છે પ્લાસ્ટીસીટી સુધારેલ SIF આપણે શું કરીશું તે એ છે કે આપણે પ્લાસ્ટિક ઝોન ના કદને ધ્યાનમાં રાખીને ઇનફાઇનાઇટ પ્લેટ માટે સ્ટ્રેસ તીવ્રતા પરિબળની ગણતરી કરીશું KI એ પ્લસ ડેલ્ટા હોલ પાવર હાફમાં pi માં સિગ્મા છે જુઓ તમારે નોંધવું પડશે કે ડેલ્ટા K પર આધારિત છે પરંતુ સમસ્યા સરળ હોવાથી મારે ઇટરેશન કરવાની જરૂર નથી હું KI માટે એક એક્સપ્રેશન શોધી શકું છું આ વિશિષ્ટ ઉદાહરણ માટે બંધ સ્વરૂપની એક્સપ્રેશન શક્ય છે તેથી હું ઇરવિનના મોડેલ Irwin's modelમાંથી ડેલ્ટા માટે એક્સપ્રેશન ને બદલીશ મારી પાસે આ છે મારી પાસે આ સિગ્મા pi પાવર અર્ધ ગુણ્યા પ્લસ KI સ્કેવર્ડ વડે થાય છે અને તેને 2 pi સિગ્મા સ્કેવર્ડ ys આખો પાવર એક અર્ધ વડે ભાગવામાં આવે છે અને આને સિગ્મા રુટ pi a પ્લસ સિગ્મા રુટ pi KI તરીકે વધુ સરળ બનાવી શકાય છે જેને 2 ના રુટ દ્વારા વિભાજિત કરવામાં આવે છે અને તેને pi સિગ્મા ys ના રુટ દ્વારા વિભાજિત કરવામાં આવે છે આ બધાં ઇન્ટરમીડિયેટનાં પગથિયાં છે અને છેવટે આપણે KI માટે એક્સપ્રેશન મેળવીશું કારણ કે આ રીતે KI બરાબર pi ના સિગ્મા રુટને બરાબર 1 માયનસ 12 સિગ્મા બાય સિગ્મા ys હોલ સ્ક્વેર્ડ હોલ પાવર હાફ છે જુઓ તમે નોંધ કરો આ બધી ગણતરીઓમાં સિગ્મા ys દ્વારા સિગ્મા ગુણોત્તર દેખાય છે તેથી આપણે એન્જિનિયરિંગ ફ્રેક્ચર મિકેનિક્સ પ્રોફેસર કે રમેશ IIT મદ્રાસ 11 ટિપ્પણી પર વિડિયો લેક્ચર પણ આપી શકીએ છીએ જ્યારે સ્ટ્રેસનું સ્તર સિગ્મા ys કરતાં ઘણું ઓછું હોય છે ત્યારે કરેક્શન લગભગ નહિવત્ હોય છે જ્યારે સિગ્મા સિગ્મા ys ની નજીક હોય ત્યારે KI ના મૂલ્યો કેટલી હદ સુધી બદલાઈ શકે છે આપણે તે પણ જોઈશું કેન્દ્ર ક્રેક સાથે ઇનફાઇનાઇટ પ્લેટના કિસ્સામાં જો તમે પ્લાસ્ટિક ઝોન ને ધ્યાનમાં લો તો KI એ સિગ્મા રુટ pi a સિવાયની એક્સપ્રેશન બની જાય છે તમારી પાસે છેદ છે જે 1 કરતા ઓછું હશે તેથી આ મૂલ્ય આખરે વધારે હશે અને તમે ફાઇનાઇટ પ્લેટ માટે આ પ્રકારના કરેક્શન ને પણ વિસ્તૃત કરી શકો છો જ્યારે તમે ફાઇનાઇટ પ્લેટ પર જાઓ છો ત્યારે તમે ઇટરેશન ટાળી શકતા નથી સામાન્ય રીતે તે પુનરાવર્તિત રીતે નક્કી કરવું આવશ્યક છે બીજો કોઈ જવાનો નથી તેથી હું આ એક્સપ્રેશન ને KI ઇક્વલ ટુ સિગ્મા ગુણાકાર pi a પ્લસ ડેલ્ટા સંપૂર્ણ પાવર હાફ અને પ્લસ ડેલ્ટા ના ફંક્શન w દ્વારા લખીશ તેથી જ્યારે તમે પુનરાવર્તિત પ્રક્રિયા કરો છો ત્યારે આ કાર્ય પણ બદલાશે અને આ કામ કરવા માટે સોફ્ટવેર લખવાનું શક્ય છે તેથી મને KI બરાબર સિગ્મા pi પાવરનો અડધો ગુણાકાર પ્લસ KI સ્ક્વેર ભાગ્યા 2 pi સિગ્મા સ્ક્વેર ys મળશે તમે અનિવાર્યપણે ઇરવિનના Irwin's પરિણામના સંદર્ભમાં ડેલ્ટા ને બદલી રહ્યા છો મારી પાસે પ્લસ KI ચોરસ ભાગ્યા 2 pi સિગ્મા સ્ક્વેર ys સંપૂર્ણ ભાગ્યા w તરીકે ફંક્શન ફરીથી લખાયેલું છે અને પુનરાવર્તિત મૂલ્યાંકન માટેનાં પગલાં શું છે ઇટરેશનના 1લા રાઉન્ડમાં જમણી બાજુની KI વાસ્તવિક ક્રેક લંબાઈ a ના આધારે લેવામાં આવે છે KI નું મૂલ્યાંકન કરેલ મૂલ્ય પછી 2જા રાઉન્ડમાં જમણી બાજુએ આપવામાં આવે છે તે ખૂબ જ સરળ છે તે કોમ્પ્લેક્ષ નથી તે સીધા આગળ છે KI ના બે ક્રમિક મૂલ્યો નિર્ધારિત ટકાવારીના તફાવતની અંદર ન આવે ત્યાં સુધી ઇટરેશન પ્રક્રિયાને પુનરાવર્તિત કરવામાં આવે છે પછી તમે રોકો જુઓ આ તબક્કે શું મહત્વનું છે ક્રેક ની લંબાઈના કરેક્શન નો શું પ્રભાવ છે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે જ્યારે લાગુ સ્ટ્રેસ સામગ્રીની યીલ્ડ સ્ટ્રેન્થથી ઘણો ઓછો હોય છે ત્યારે પ્લાસ્ટિસિટી કરેક્શન નહિવત્ છે કારણ કે આપણે તમામ સમીકરણોમાં જોયું છે સિગ્મા ys દ્વારા સિગ્મા નો ગુણોત્તર દેખાઈ રહ્યો હતો હવે આપણે જે જાણવું પડશે તે એ છે કે K કઈ રીતે બદલી શકે છે જો લાગુ કરવામાં આવેલા સ્ટ્રેસનું મૂલ્ય સિગ્મા ys ની નજીક હોય તો K પ્લેન સ્ટ્રેસ માં 40 ટકા અને પ્લેન સ્ટ્રેઈન માં 10 ટકાનો વધારો કરશે જેથી Kનો સાપેક્ષ વધારો નોંધપાત્ર છે પ્લેન સ્ટ્રેસ માં શું થાય છે અને પ્લેન સ્ટ્રેઈન માં શું થાય છે અને ડુગડેલના મોડેલ Dugdale's modelની એક્સપ્રેશન ને એક અલગ રીતે લખવી પણ યોગ્ય છે જ્યારે તમે ફરીથી લખો છો ત્યારે તમે આને 8 બાય 0 393 pi તરીકે લખી શકો છો ઇરવિનના મોડેલ Irwin's modelના કિસ્સામાં વિસ્તરણ 1 તરીકે pi KI દ્વારા વિભાજિત થાય છે જેને સિગ્મા ys આખા ચોરસ વડે વિભાજિત કરવામાં આવે છે આ 1pi ખરેખર 0 318 છે તેથી જો તમે સરખામણી કરો તો તેઓ ખરેખર ખૂબ જ અલગ નથી ઇરવિને એક પદ્ધતિથી સમસ્યાનો સંપર્ક કર્યો છે ડુગડેલે બીજી પદ્ધતિમાં સંપર્ક કર્યો છે બંનેને પ્લાસ્ટિક ઝોન ની મર્યાદામાં વિસ્તરણ મળ્યું હોય તેવું લાગે છે પરંતુ ક્રેક ની લંબાઈમાં ફેરફાર કરવા માટે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે ઇરવિનના મોડેલ Irwin's model અને ડુગડેલના મોડેલ Dugdale's modelમાં થોડો અલગ છે અને તમારે ધ્યાનમાં રાખવું પડશે તમે જાણો છો સમસ્યા ખૂબ કોમ્પ્લેક્ષ છે લોકો આગળ વધવા માંગતા હતા તેથી તેઓ ધારણાઓને સરળ બનાવવા અને આગળ વધવા માંગતા હતા તે દૃષ્ટિકોણથી ઇરવિન નું યોગદાન ખૂબ જ નોંધપાત્ર છે સ્પેસીમેનની જાડાઈ પર પ્લાસ્ટિક ઝોન ની વિવિધતા હવે આ બધું જોયા પછી આપણે જોઈશું કે સ્પેસીમેન ની જાડાઈ પર પ્લાસ્ટિક ઝોન ના આકારમાં શું તફાવત છે જુઓ તમારે ગાણિતિક વિકાસ જોવો પડશે અમે શક્ય તેટલી સરળ રીતે આગળ વધવાનો પ્રયાસ કર્યો જેથી તમે અંદાજિત આકારનું મૂલ્યાંકન કર્યું પરંતુ અંદાજિત આકાર એ નથી જે પ્રયોગમાં જોવામાં આવશે તે વિવિધ જાડાઈના સ્પેસીમેનો માટે હતું બીજી તરફ ડુગડેલે આવીને કહ્યું પાતળી પ્લેટ માટે તે સ્ટ્રીપ જેવી છે તે બીજી આત્યંતિક છે પરંતુ આપેલ જાડાઈના સ્પેસીમેન માટે તમારે જાણવું પડશે કે પ્લાસ્ટિક ઝોન ખરેખર કેવો છે તેથી હું જે પણ ચર્ચા રજૂ કરવા જઈ રહ્યો છું તે ફાઇનાઇટ તત્વ ઉકેલ અથવા પ્રયોગમાંથી જે જોવા મળે છે તેના પર આધારિત છે એન્જીનિયરિંગ ફ્રેક્ચર મિકેનિક્સ પ્રોફેસર કે રમેશ IIT મદ્રાસ 13 પરના વિડિયો લેક્ચરમાં આપણે જે પણ ચર્ચા કરીએ તે અગાઉ અંદાજિત એનલિટીકલ અભિગમો હતા અને તમારે ધ્યાનમાં રાખવું પડશે કે પ્લાસ્ટિક ઝોન નો આકાર સ્પેસીમેન ની જાડાઈ કરતાં સરખો નથી તેમાં વિવિધતા છે ડુગડેલના Dugdale's અભિગમની તમારી ચકાસણીમાં પણ તમારી પાસે તે પુરાવા હતા તમે જોયું છે કે પ્લાસ્ટિક ઝોન સપાટી પર કેવી રીતે છે તે પાતળી પ્લેટ માટે પણ મધ્યમાં કેવી રીતે છે હવે જો તમારી પાસે ગાઢ સ્પેસીમેન છે તો તમારી પાસે હશે અને આપણે એ પણ ચર્ચા કરી હતી કે ફ્રેક્ચર મિકેનિક્સ ના કિસ્સામાં પ્લેન સ્ટ્રેસ અને પ્લેન સ્ટ્રેઈન ને આપણે કઈ રીતે કહીએ છીએ જો મારી પાસે ગાઢ સ્પેસીમેન હોય તો હું સપાટીને પ્લેન સ્ટ્રેસ ની જેમ વર્તે તેવું વિચારીશ અને જ્યારે તમે જાઓ ત્યારે આંતરિક ભાગ તે પ્લેન સ્ટ્રેઈન ની જેમ વર્તે છે તેથી આ પ્રકારનો વિચાર હું પ્લાસ્ટિક ઝોન ના આકારને જોવામાં પણ વાપરીશ તેથી તમારે જે જોવાનું રહેશે તે છે કે પ્લાસ્ટિક ઝોન નો આકાર સ્પેસીમેન ની ઊંડાઈ કરતાં અલગ છે તેથી તે જ સારાંશ આપવામાં આવે છે સ્પેસીમેન ની સપાટી કરાર થવા માટે તૈયાર છે અને સપાટી પરના પ્લેન સ્ટ્રેસ કેસ માટે પ્લાસ્ટિક ઝોન નો આકાર અંદાજિત કરી શકાય છે અને મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે પ્લેન સ્ટ્રેસ અને પ્લેન સ્ટ્રેન ફ્રેક્ચર મિકેનિક્સ ના કિસ્સામાં ઢીલી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી સપાટી પર પ્લેન સ્ટ્રેસ કેસ માટે જે આકાર દેખાય છે તે છે સ્પેસીમેનના આંતરિક ભાગમાં આકાર પ્લેન સ્ટ્રેઇન કેસ માટે અંદાજિત કરી શકાય છે અને હું તમને ઈચ્છું છું કે આનો વાજબી સ્કેચ બનાવો તેથી પરિણામનો 1લો સમૂહ જે અહીં પ્રસ્તુત છે તે છે જો લોડિંગનું રિડિસ્ટ્રિબ્યુશન ગણવામાં આવતું નથી તો પ્લાસ્ટિક ઝોન ની વિવિધતા નીચે મુજબ છે તેથી તમારે નોંધવું પડશે કે તિરાડ આના જેવી છે તમારી પાસે B તરીકે સ્પેસીમેન ની જાડાઈ છે સપાટી પર આકાર કંઈક આવો છે સપાટીના આંતરિક ભાગમાં આકાર પતંગિયા જેવો છે મારી પાસે આ સ્લિપિંગ થાય છે મારી પાસે ક્રેક અક્ષ સાથે પ્લાસ્ટિક ઝોન ની આ લંબાઈ આ રીતે આપવામાં આવી છે અને તમે અહીં જે જુઓ છો તે તમારા મોડ I આઇસોક્રોમેટિક્સ જેવું જ છે ધારો કે હું રિડિસ્ટ્રિબ્યુશન ને ધ્યાનમાં લઈશ આ ઝોન કઈ રીતે બદલાય છે તમે ફક્ત એન્જીનિયરિંગ ફ્રેક્ચર મિકેનિક્સ પ્રોફેસર કે રમેશ IIT મદ્રાસ 14 પર વિડિયો લેક્ચર અવલોકન કરો પછી તેની નકલ કરો જે થાય છે તે આંતરિક સ્થાનો છે તે વધે છે અને સપાટી સંકોચાય છે તેથી હું જે કરીશ તે એ છે કે હું ફક્ત આખી વસ્તુને ફરીથી કરીશ જો લોડિંગ ના કોઈ રિડિસ્ટ્રિબ્યુશન ને ધ્યાનમાં લેવામાં ન આવે તો તમારી પાસે આ છે અને આ તે છે જે સ્લિપ સપાટી પર થાય છે અને તમારે એ પણ નોંધવું જોઈએ કે આને બટરફ્લાય આકારના પ્લાસ્ટિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે આના જેવું લાગે છે પ્રયોગો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે તે ખૂબ જ મહત્ત્વનું છે તેઓ મોડ I આઇસોક્રોમેટિક્સ જેવા જ છે અને જો તમે રિડિસ્ટ્રિબ્યુશન ને ધ્યાનમાં લેશો તો ફક્ત એનિમેશન નું નિરીક્ષણ કરો આ સંકોચાશે અને તે વધશે તેથી તેને તમારી નોંધો પર દોરવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે બદલાવ ને કારણે તે તમારા માટે બતાવવું સરળ નહીં હોય પરંતુ તેમ છતાં તમે જોયું છે કે જ્યારે તમારી પાસે રિડિસ્ટ્રિબ્યુશન થાય છે ત્યારે આ કેવી રીતે બદલાય છે તેથી આપણે સ્પેસીમેન ની જાડાઈ પર જોયું છે પ્લાસ્ટિક ઝોન કેવી રીતે બદલાય છે હવે આપણે એ જોવું પડશે કે જ્યારે તિરાડ ફેલાય છે ત્યારે પ્લાસ્ટિક ઝોન કેવી રીતે બદલાય છે એટલે કે લોકોએ પણ અભ્યાસ કર્યો છે તમે જાણો છો હાન અને રોસેનફિલ્ડ ના કિસ્સામાં આપણે પ્લાસ્ટિક ઝોન ને આ આકારમાં જોયો છે આ લોકોએ ખુલાસો આપ્યો છે તેથી આપણે જવું પડશે અને જોવું પડશે કે ક્રેક ટીપ નજીક પ્લાસ્ટિક ઝોન કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને તે દૂરના અંતરે કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેથી હું જેની પ્રશંસા કરીશ તે છે તમે આજે આ એનિમેશનનું અવલોકન કરો અને પછીના વર્ગમાં કદાચ તમે સ્કેચ બનાવી શકો નીચા સ્ટ્રેસના સ્તરે વ્યક્તિ એક મિજાગરું પ્રકારના પ્લાસ્ટિક ઝોન નું અવલોકન કરે છે તે જ અહીં જોવા મળે છે ઉચ્ચ સ્ટ્રેસના સ્તરે પ્લાસ્ટિક ઝોન ક્રેક પ્લેન ની સમાંતર દિશામાં ક્રેક ની સામે પ્રક્ષેપિત થાય છે એવું જ થાય છે અને તમારે હવે જે યાદ રાખવું પડશે તે પ્લેન જ્યાં મહત્તમ શીયર સ્ટ્રેસ થાય છે તે પ્લેન સ્ટ્રેઈન તેમજ પ્લેન સ્ટ્રેસ માં અલગ છે જુઓ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે પ્રભાવિત કરે છે પ્લેન સ્ટ્રેઇન માં સ્લિપ પ્લેન હવે હું એવી પરિસ્થિતિ લઈશ જે ક્રેક ટિપ ની ખૂબ નજીક છે અને આ મહત્તમ શીયર નું પ્લેન છે તે અલગ છે અને આના કારણે શું થાય છે તમારી પાસે આ રીતે સ્લિપ થાય છે તમારી પાસે સ્લિપ આવી રીતે થાય છે તમારી પાસે આના જેવા પ્લેનસ છે તે આના જેવું થાય છે તેથી તમારી પાસે અહીં બતાવેલ પગલાં છે અને આ પ્લેનસ વચ્ચે સ્લિપ થાય છે અને ટીયરિંગ ક્રિયા થઈ શકે છે અને ક્રેક પ્રચાર કરશે તેથી હું શું કરીશ હું ફક્ત એનિમેશન ક્રમનું ઇટરેશન કરીશ તમે ફક્ત અવલોકન કરો પ્લેન અલગ છે તે x y પ્લેનમાં જ છે અને તમારી પાસે આ રીતે થતી સ્લિપ હશે આને અહીં વિસ્તૃત કરવામાં આવે છે તમારી પાસે સ્લિપ અહીં થાય છે અને આ કારણે તમારી પાસે ક્રેક પ્રસરણ હશે ફાડવાથી ક્રેક વિસ્તરે છે પ્લેન સ્ટ્રેસ માં સ્લિપ પ્લેન હવે ચાલો જોઈએ કે દૂરના અંતરે શું થાય છે હું આના જેવું પ્લેન જોઈ રહ્યો છું જ્યાં મને આવશ્યકપણે પ્લેન સ્ટ્રેસ છે મહત્તમ શીયર ના પ્લેન્સ ખરેખર પ્લેનથી બહાર છે તેથી જ્યારે હું પ્લેન સ્ટ્રેસ કહું ત્યારે એવું ન વિચારો બધું પ્લેનમાં જ રહે છે એવું નથી તેથી જ આપણે સ્ટ્રેસ ટેન્સર તેમજ સ્ટ્રેઈન ટેન્સર પર ધ્યાન આપ્યું છે અને તમે અહીં એનિમેશન જોઈ શકો છો અને જ્યારે તમે સ્પેસીમેન ની બાજુ જુઓ છો ત્યારે તમારી પાસે સ્લિપ 45 ડિગ્રી પર થાય છે કારણ કે આ તે પ્લેન છે જ્યાં તમને મહત્તમ શીયર સ્ટ્રેસ હોય છે અને આ રીતે તમે પ્લાસ્ટિક ઝોન બનવાની અપેક્ષા કરો છો સ્પેસીમેન ની લંબાઈ સાથે પ્લેન સ્ટ્રેઈન નું પ્લેન સ્ટ્રેસ માં સંક્રમણ અને હકીકતમાં જો તમે આગળ વધો અને પછી જુઓ કે આ સ્પેસીમેન કેવો દેખાય છે તમે તેને અગાઉ ક્રેક સપાટી અને ફ્રેકચર ની સપાટીને રેખાંકિત કરવાના સંદર્ભ માંથી જોયું હતું તેથી શરૂઆતમાં ક્રેક ટીયરિંગ ક્રિયા દ્વારા પ્રચાર કરે છે અંતે તમારી પાસે શીયર લિપ છે હવે પ્રશ્ન એ છે કે શું આપણી પાસે આ માટે એક્સપેરિમેન્ટલ પુરાવા છે મારે બતાવવાનું છે કે સ્પેસીમેન ના અંતે તમારી પાસે 45 ડિગ્રી પર સ્લિપ હોવી જોઈએ તેથી જો તમારી પાસે તે ઉદ્દેશ્ય તરીકે છે તો તમે એક્સપેરિમેન્ટલ પરિણામ જોશો તમે સપાટી પર જોશો તે ક્રેક ટિપ ની ક્રેક ટિપની નજીક જેવું છે છેડે તમે ખરેખર 45 ડિગ્રી પર સ્લિપ પ્લેન જોશો રોસેનફિલ્ડ ડાઈ અને હાન દ્વારા આ ફરીથી નોંધવામાં આવ્યું હતું તે ખૂબ જ મહત્વપૂર્ણ પરિણામ છે તમે જાણો છો આ તમને સમજ આપે છે કે લોકો ક્રેક ટિપ પર શું થાય છે તે શોધવામાં સક્ષમ છે તેથી આ વર્ગમાં આપણે અનિવાર્યપણે ડુગડેલના મોડેલ Dugdale's modelને જોયું છે તમારે ક્રેક લંબાઈનું વિસ્તરણ શું છે તે અનુસરે છે પછી આપણે સંશોધિત ક્રેક લંબાઈ સાથે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરનું મૂલ્યાંકન કર્યું પછી આપણે જોયું કે પ્લાસ્ટિક ઝોન સ્પેસીમેન ની જાડાઈ પર કેવી રીતે બદલાય છે અને જેમ ક્રેક ફેલાય છે અને જેમ ક્રેક ફેલાય છે શરૂઆતમાં તે પ્લેન સ્ટ્રેઈન દ્વારા નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ પ્લેન સ્ટ્રેસ દ્વારા થાય છે પ્લેન સ્ટ્રેસ અને પ્લેન સ્ટ્રેઈન માં મહત્તમ શીયર સ્ટ્રેસ ના પ્લેન્સ અલગ છે આ જ કારણ છે કે પ્લાસ્ટિક ઝોન આ રીતે દેખાય છે આભાર